ચાલો હવે જોઈએ બેટરી ચાર્જર સર્કિટનું કરંટ કંટ્રોલ સાથે સ્લોપ ક્મ્પેન્સેટ કરંટ કંટ્રોલ સાથે સિમ્યુલેટીંગ આપણે કેવી રીતે કરીએ છીએ તો ચાલો હું આ ચાર્જર સ્કેમેટીક ને gSchem માં ખોલીશ તો આ તમારા માટે મારી પાસે સ્કેમેટીક છે sub મને લાગે છે કે હવે તમે સબ સર્કિટ ફાઇલને કેવી રીતે સમાવી શકો તેનાથી પરિચિત છો હવે આ સ્કેમેટીક છે મેં થીયરી માં ચર્ચા કરતી વખતે તે સમજાવેલું મેં બક કન્વર્ટર વિશે ચર્ચા કરી પરંતુ અહીં અમલીકરણમાં મેં વિચાર્યું કે અમે બક બૂસ્ટ કન્વર્ટરનો ઉપયોગ કરીશું આ બક બૂસ્ટ કન્વર્ટર સર્કિટ છે જેથી તમે કરંટ મોડ કંટ્રોલ કરવામાં વધુ એક કન્વર્ટરથી પરિચિત થશો તો અમારી પાસે આ ફોટો વોલ્ટેઇક સોર્સ છે તે જ સોર્સ છે જે આપણે અગાઉ મોડેલિંગ કર્યું હતું 2 એમ્પ્સનો શોર્ટ સર્કિટ કરંટ 20 નો વોલ્ટેજ સ્કેલ ફેક્ટર અને પછી મારી પાસે બફર કેપેસિટર CT છે 0 મૂલ્યવાળી આ VIPV વેલ્યુ 0 સાથે VIQ કરંટ સેન્સિંગ વોલ્ટેજ સોર્સ છે મારી પાસે અહીં સ્વિચ છે આ ઇન્ડક્ટર અને ઇન્ડેક્ટર કરંટ ઇન્ડક્ટર કરંટ માપન સેન્સર ડાયોડ D અને બેટરી છે અવલોકન કરો કે બેટરી એવી સ્થિતીમાં મૂકવામાં આવી છે જ્યાં તે અહીં વત્તા છે 1 પર પ્લસ છે 2 પર માઈનસ છે બક બુક સર્કિટ ને કારણે તમારી પાસે નકારાત્મક વોલ્ટેજ આઉટપુટ પર આવશે અને તો તમારે બેટરી ટર્મિનલ્સને યોગ્ય રીતે જોડવું પડશે અને લોડ પણ હવે આપણે ડ્યુટી ચક્ર નિયંત્રણ માટે PWM સિગ્નલ કેવી રીતે મેળવીએ છીએ આ SR લેચ છે આપણે તે વિશે ચર્ચા કરી છે હવે આ સમીંગ જંકશન છે જ્યાં મારી પાસે માપેલ IL છે તો હું અહીં આ સોર્સનો ઉપયોગ કરી રહ્યો છું આ સોર્સ છે અને હું તેની સોર્સમાંથી સંવેદના કરું છું તો તમે જુઓ છો કે આ એક B સોર્સ છે જે ઇન્ડક્ટરમાં વહેતા કરંટના સહપ્રમાણમાં વોલ્ટેજ આપે છે તો વોલ્ટેજ VIL વોલ્ટેજ સ્ત્રોત દ્વારા વહેતા I કરંટ બરાબર છે તો અહીં મૂળભૂત રીતે મારી પાસે ઇન્ડક્ટર કરંટની સમાન વોલ્ટેજ છે અને મારી પાસે અહીં IL રેફરન્સ છે જે ILref માઈનસ સ્લોપ ક્મ્પેન્સેટેડ સૌટુથ વેવફોર્મ સમાન છે હવે મેં અને - ને અહીં ઇન્ટરચેન્જ કરેલ છે હું જો ઝૂમ કરું છું તો તમે જોશો કે મેં આ બનાવ્યું છે મેં આ - બનાવ્યું છે આ સિમ્યુલેશન બ્લોકને સરળ બનાવવા માટે નું છે અમે અહીં - અને સાથે એક ક્મ્પેરેટર મૂકયુ છે અને એક ઇનવર્ઝન સાથે અને આ ક્મ્પેરેટર બ્લોક મેં દૂર કરી છે અને પછી મેં અહીં એક નિશાની પરિવર્તન કર્યું છે - અને ક્મ્પેરેટરથી થતા ઇનવર્ઝન ને આગળ લાવવામાં આવ્યું છે અને મેં નિશાની પરિવર્તન કર્યું છે કારણ કે SR લેચના ઇનપુટ પર જ સ્મિથ ક્મ્પેરેટર છે તો તે માત્ર એક જ પરિવર્તન છે જો તમે સ્લોપ ક્મ્પેન્સેસન પર જાઓ છો તો હવે અહીં મારી પાસે B સોર્સ છે મને V0 L ની બરાબર વોલ્ટેજ મળી રહી છે L એ 10 mH છે આ 1 માઇક્રો ફરાડે આને કારણે આવી રહ્યું છે VB × CS L તો તે સૂત્ર છે જેનો મેં ઉપયોગ કર્યો છે જે આપણે ચર્ચા કરી છે તો ઇન્ડકટરનું મૂલ્ય 10 mH છે જે મેં ઉપયોગમાં લીધું છે તો આ સૂત્ર છે હવે આ વોલ્ટેજ આ વોલ્ટેજ નિયંત્રિત કરંટ સોર્સને ચલાવશે તો ત્યાં એક પ્રવાહ હશે જે આમાંથી બહાર આવશે અને જે આ કેપેસિટરને ચાર્જ કરશે અને જો આપણે અહીં વોલ્ટ પોટેન્સીઅલનું નિરીક્ષણ કરીએ તો તમને I સ્લોપ ની સમાન વોલ્ટેજ મળશે અને દર વખતે જ્યારે પલ્સ આપતી કલોક હોય તો તે આ સ્વીચને રીસેટ કરશે કેપેસિટરને સોર્ટ સર્કિટ કરશે અને કેપેસિટરને ડિસ્ચાર્જ કરશે તો તમને સૌટુથ વેવફોર્મ મળશે આ સૌટુથ વેવફોર્મ ની રેફરન્સ વેવફોર્મ માંથી બાદબાકી કરવામાં આવે છે અને તે એ છે જેને રેફરન્સ વેવફોર્મ તરીકે દેવામાં આવે છે સ્લોપ ક્મ્પેન્સેટેડ રેફરન્સ તો આ યથાર્થ રીતે બ્લોકનો સ્કેમેટીક છે જેનું આપણે સિમ્યુલેશન કરી રહ્યા છીએ અને અહીં આ VC એ આ MPPT કેસના કિસ્સામાં તે MPPT નિયંત્રકના આઉટપુટમાંથી આવશે અને તે Iref ને વ્યાખ્યાયિત કરશે તો ચાલો હવે આનું સિમ્યુલેશન કરીએ અહીં એક પોઈન્ટ જે તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ SR લેચ હવે રજૂ થયો છે SR લેચની સબસેટ સર્કિટનો pv sub માં સમાવેશ છે અને આ માટેની સિમ્બોલ ફાઇલ પણ ફાઇલો અને ફોલ્ડરોના સેટમાં સમાવવામાં આવેલ છે જે મેં છેલ્લા અઠવાડિયાના સત્રમાં આપેલી છે આ વોલ્ટેજ નિયંત્રિત કરંટ સોર્સ VC Cs અને તે સ્પાઇસ સિમ્યુલેશન બ્લોક પોતે છે તો બાકીના બધા તમે પરિચિત છો ચાલો આનું સિમ્યુલેશન કરીએ તો ચાલો હું ટર્મિનલ વિન્ડો ખોલું ચાલો હું pvsim પર જઈશ ફોલ્ડર જેમાં આ બધી ફાઇલો છે હું પ્રથમ netlist charger net એ gnet લીસ્ટને ચલાવીને જનરેટ કરીશ અને પછી હવે હું ng spice ngspice charger cir ચલાવીશ તો તે રન કરવાનું શરૂ કરીશ તેને રન થવા દો અને રન કર્યા પછી આપણે કેટલાક મહત્વપૂર્ણ તરંગ સ્વરૂપો જોશું ચાલો ILref અને ઇન્ડક્ટર કરંટને પ્લોટ કરીએ અને જોઈએ તો રેડ એક ILref છે જે 3 Amps પર છે અને ચાલો હું તેને વિસ્તૃત કરું તો બ્લુ એ ઇન્ડકટર કરંટ છે હવે તમે જુઓ છો કે ઇન્ડકટર કરંટ ILref સુધી પહોંચતો નથી તેનું કારણ એ છે કે આપણી પાસે એક સ્લોપ ક્મ્પેન્સેટેડ મોડિફાઇડ રેફરન્સ છે જે ILref મૂલ્યથી નીચે આવી રહ્યું છે અને જ્યારે તે ILref મૂલ્યથી નીચે આવી રહ્યું છે ત્યારે ઇન્ડડક્ટર કરંટ તેને ઓળંગી જશે ક્યાંક ILref કરતાં ઓછા મૂલ્ય પર અને સ્થિતિ બદલી અને પછી ડાઉન સ્લોપ મોડ માં પ્રારંભ કરશે ચાલો ક્લોક વેવફોર્મ અને આ Cs કેપેસિટીન્સમાંના વોલ્ટેજનું અવલોકન કરીએ Cs કેપેસિટીન્સમાંનો વોલ્ટેજ પોઝિટીવ સ્લોપ સાથેના સૌટુથ વેવફોર્મ જેવો માનવામાં આવે છે ચાલો આપણે તેમને ક્મ્પેરેર કરીએ અને આપણે થીયરીમાં અભ્યાસ કર્યો છે તેમ આપણે તરંગ રૂપ મેળવી રહ્યા છીએ કે નહીં તે જોઈએ તો ચાલો આપણે કલોક વોલ્ટેજ અને Cs નોડ તરફના વોલ્ટેજ પ્લોટ કરીએ તો ચાલો હું તેને વિસ્તૃત કરું ચાલો હું ખૂબ નાનો સંકુચિત ક્ષેત્ર પસંદ કરું અને તમે જોશો કે આ રેડ પલ્સ કલોકની પલ્સ છે ખૂબ જ નાની ડ્યુટી સાઇકલ છે તો જ્યારે પણ રેડ પલ્સ આવે છે ત્યાં કેપેસિટીન્સ Cs માં વોલ્ટેજ રીસેટ થાય છે અને પછી તે ફરીથી વધે છે અને આગળના ચક્રની કલોકની પલ્સ ની શરુઆતમાં આ રીતે ફરી રીસેટ થાય છે અને વધે છે કલોકની ડ્યુટી સાઇકલ નક્કી કરવા પર તમારું નિયંત્રણ છે તો આ અમારી અપેક્ષા મુજબ છે ચાલો હવે આ સુધારેલ ILref જોઈએ કે તે અહીં સ્લોપ ક્મ્પેન્સેટેડ રેફરન્સ છે જે ILref Islope છે અને તેને ઇન્ડક્ટન્સ કરંટ IL સાથે સરખાવીએ તો પ્લોટ કરો તો ચાલો હું આ બંને અને IL વચ્ચેનો તફાવત પ્લોટ કરું તો ચાલો આપણે એક ખૂબ જ સાંકડો ક્ષેત્ર લઈએ જેથી આપણે તેને આની જેમ ઝૂમ કરી શકીશું હવે અહીં તમે જુઓ છો કે બ્લુ લાઇન IL છે અને રેડ લાઇન એ સુધારેલો અથવા સ્લોપ ક્મ્પેન્સેટેડ રેફરન્સ છે તો તમે તેને ધટતી જુઓ છો જ્યારે પણ કલોક અહીં આવે છે અને પછી તે ઘટવાનું શરૂ કરે છે બાદબાકી કરે છે ફરી પાછો વધે છે ILref એ 3 Amps પર હતું પછી 3 Amps થી તે ડાઉન સ્લોપની જેમ જ નીચે આવવાનું શરૂ કરે છે આ ઇન્ડક્ટર કરંટ છે જે સમયે તે નીચેના આની સાથે ડાઉન સ્લોપ પર અથડાશે SR લેચ નું સ્ટેટ બદલાય છે તે ઉપકરણને બંધ કરે છે અને ઇન્ડક્ટર નીચે આવતો જાય છે તે ચાલુ રહે છે તો આ પણ આપણી અપેક્ષા મુજબ બરાબર વર્તે છે અને તમે જોયું કે તમે જે કંઈ પણ મૂલ્ય કહ્યું તેના પર ઇન્ડક્ટર કરંટ નિયંત્રિત થાય છે ચાલો હવે PV પેનલ પરની વોલ્ટેજ અને PV પેનલ દ્વારા કરંટ જોઈએ અને લોડમાં બેટરી ચાર્જ કરવા માટે કેટલો પાવર લોડમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે તે તપાસો તો જો આપણે PV પેનલ દ્વારા ખેંચાયેલ પાવરને તપાસો અને તે જુઓ તે પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટની નજીક 24 ની આસપાસ ફરતો હોય છે તો તો તમે જોશો કે આ ILref મૂલ્યને ગોઠવવા એ ખરેખર PV પેનલ દ્વારા ખેંચાયેલ પાવરની માત્રા નક્કી કરવાની ભૂમિકામાં છે કારણ કે બેટરીના પોટેન્સીઅલ વધુ કે ઓછા નિશ્ચિત છે વધુ અથવા તો રાઉન્ડ 12 વોલ્ટ પર સ્થિર છે તો આ રીતે આ બક રેગ્યુલેટર બક બૂસ્ટ રેગ્યુલેટર કે જેનો આપણે અહીં ઉપયોગ કર્યો છે તેનો ઉપયોગ PV સોર્સથી મહત્તમ પાવર બેટરી સુધી પહોંચે માટે સ્લોપ ક્મ્પેન્સેટેડ કરંટ નિયંત્રિત ચાર્જર તરીકે થઈ શકે છે તો હું તમને આ સિમ્યુલેશનને જાતે જ એક્સપ્લોર કરવા દઇશ અને આ સિમ્યુલેશન સ્કેમેટીકથી વધુ અંદર જવાનો પ્રયાસ કરીશ